તેથી ચાલો આપણી ચર્ચા ચાલુ રાખીએ જેથી યાદ કરો કે આપણે આપણાં છેલ્લા લેક્ચરમાં લીના અલ્ગોરિધમ વિશે ચર્ચા કરી હતી તેથી અમે લીના અલ્ગોરિધમના 3 સ્ટેપ્સ અથવા 3 તબક્કાઓ દરમિયાન કહ્યું હતું કે આપણે સેલ્સ ને કેવી રીતે ભરીએ છે આપણે કેવી રીતે પાથને રીટ્રેસ છે અને કેવી રીતે આપણે માર્ક સેલ્સને સાફ કરીએ છે તેમજ અમે અમારા પાથને ભાવિ રન માટેના અવરોધ તરીકે લીના અલ્ગોરિધમને 2 અન્ય બિંદુઓને જોડવા માટે ચિહ્નિત કરીએ છીએ તો ચાલો આપણે આ પ્રવચનની શરૂઆત અવકાશની જટિલતા વિષે થોડું વિશ્લેષણ કરીને કરીએ તેથી જો તમને યાદ હોય તો લીનું અલ્ગોરિધમ આપણે આના જેવી સમસ્યા જોઈ હતી જ્યાં અમારો રસ્તો રિટ્રેસડ કર્યો હતો હવે એક વાત જે તમે આ રેખાકૃતિમાંથી સમજવાનો પ્રયત્ન કરો ધારો કે મારી પાસે એક ખૂણા પર સોર્સ છે ચાલો અહીં આપણે કહીએ અને મારું ટાર્ગેટ એ બીજો ખૂણો છે તેથી જો તે અસ્તિત્વમાં હોય તો પાથની લંબાઈ કેટલી હશે ચાલો કહીએ કે જો ત્યાં રોવ્સ ની સંખ્યા M અને કૉલમની સંખ્યા N છે તો તમારે આના જેવો માર્ગ અનુસરવો પડશે ત્યાં બેન્ડ્સ હોઈ શકે છે પરંતુ તમારે લેબલ કરવા માટેના સેલ્સ ની કુલ સંખ્યા M N −1 હશે આ કિસ્સામાં તે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને હશે 12 તેથી તે 67−1 M N −1 હશે જે s અને t ની કોઈપણ જોડી વચ્ચેના પાથની મહત્તમ લંબાઈ હશે તે સૌથી ખરાબ કેસ છે બરાબર તેથી ચાલો તેના સંદર્ભમાં મેમરીની જરૂરિયાતની ગણતરી કરીએ તો અમે જે કહી રહ્યા હતા તે દરેક સેલ ને 1 અને L વચ્ચેની સંખ્યા સંગ્રહિત કરવાની જરૂર છે જ્યાં L એ શક્ય છે જેઇ મહત્તમ પાથ લંબાઈ દર્શાવે છે તેથી મેં કહ્યું તેમ M બાય N ગ્રીડ માટે હું તેને ફરીથી બતાવી રહ્યો છું ધારો કે મારી પાસે 2 પરિમાણીય ગ્રીડ છે જેમાં રોવ્સ ની સંખ્યા M અને કૉલમની સંખ્યા N છે અને જો મારો સોર્સ એક ખૂણા પર સ્થિત છે અને લક્ષ્ય બીજા ખૂણા પર સ્થિત છે તો આ સૌથી લાંબા માર્ગની લંબાઈ આ પ્રમાણે હશે અને આ લંબાઈ તેટલી જ હશે જેમ મે કહ્યું M N −1 જેનો અર્થ છે કે જેમ આપણે આ સેલ્સ ને લેબલ કરી રહ્યા છીએ આ M N −1 એ મહત્તમ લેબલ સૂચવશે જેનો મને ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે સંખ્યા પ્રમાણે આ 1 2 3 4 5 કહે છે કે મહત્તમ સંખ્યા M N −1 હોઈ શકે છે એટલું જ નહીં તે આપણી સમસ્યા M બાય N ગ્રીડ માટે છે તેથી M N −1 મારે ઘણી બધી સંખ્યાઓ રજૂ કરવી છે એટલું જ નહીં કે મારે એક અનન્ય બીટ સંયોજનનું પ્રતિનિધિત્વ કરવું પડશે જે ખાલી સેલ્સ ને સૂચવે છે અને બીજું બીટ સંયોજન કે જે અવરોધો સૂચવે છે તેથી કુલ L વત્તા 2 ની ઘણી બધી જુદી જુદી વસ્તુઓને અલગ પાડવાની જરૂર છે હવે બાયનરી સિસ્ટમ માં જો આપણી પાસે L પ્લસ 2 અલગ અલગ વસ્તુઓ હોય તો તમારે તેને અલગ પાડવાની છે અને તમે તેને બાઈનરીમાં રજૂ કરવા માંગતા હોવ તો તમારે log2 L2 સીલિંગની જરૂર પડશે તેથી તમારે દરેક સેલ ની સ્થિતિ દર્શાવવા માટે ઘણા બધા બિટ્સ ની જરૂર છે દરેક સેલ ની સ્થિતિ કાં તો ખાલી હોઈ શકે છે અથવા અવરોધ હોઈ શકે છે અથવા એક લેબલ હોઈ શકે છે જે 1 અને મહત્તમ L વચ્ચે ક્રમાંકિત છે સીલિંગ એ સૌથી નાની સંખ્યા અથવા નાનો પૂર્ણાંક છે જે આ વસ્તુ કરતાં મોટુ અથવા બરાબર છે જેમ કે ચાલો કહીએ ⌈ log2 L2 ⌉ ના અર્થ માટે એક ઉદાહરણ લઈએ ચાલો કહીએ કે L બરાબર 3 તેમજ L2આ મૂલ્ય શું હશે ક્યાંક L2 એ 5 હશેlog2 5 એટલેlog2 4 એટલે 2 log2 5 એટલે 2પોઈન્ટ આ 2 પોઈન્ટ કંઈક હશે તેથી આનાથી મોટો અથવા તેનાથી સૌથી નાનો પૂર્ણાંક 3 હશે તેથી આ સીલિંગ ની સંખ્યા 2 પોઈન્ટની મર્યાદા કંઈક 3 હશે પરંતુ જો આ સંખ્યા 4 બરાબરછે જે L2 છે તો તે બરાબર 2 હશે કારણ કે 2 એ પૂર્ણાંક છે અને સૌથી નાની સંખ્યા 2 કરતાં મોટી અથવા 2 બરાબર છે તેથી જો આપણે 2 15 કહીએ તો ચાલો કહીએ કે 2 15 સીલિંગ 3 બનશે તેથી આ પ્રકારના નંબરિંગ સાથે લીના અલ્ગોરિધમના દરેક સેલ માટે આ મેમરી આવશ્યકતા છે હવે ચાલો કેટલાક ગ્રીડ નમૂનાના માપો પર એક ઝડપી નજર કરીએ તો આપણી પાસે 2000 બાય 2000 ગ્રીડ છે B ખરેખર આ Lની સંખ્યા દર્શાવે છે L અને B એ M N −1 સમાન છે તેથી M N આ 12 આ 12 એ બીટની સંખ્યા છે માફ કરશો આ L 2 જેને આપણે B કેપિટલ B તરીકે ઓળખીએ છીએ હવે તે M − N −1 M N −12 છે તે M N 1 બને છે તો M એ 2000 છે N 2000 છે 200020001 એ 4001 છે તેથી હું આ સીલિંગ બતાવી રહ્યો નથી સીલિંગ ત્યાં છે જો તમે આની સીલિંગ લો છો તો તમને 12 મળશે કારણ કે 212 4096 છે તે તેનાથી ઓછું છે તેથી મેમરી માં ઘણા સેલ્સ ની જરૂર હશે દરેક સેલ 12 બિટ્સ સાથે હશે જો તમે તેને બાઈટમાં રૂપાંતરિત કરશો તો આ 6 મેગાબાઈટ્સ થઈ જશે 3000 બાય 3000 ગ્રીડ પર જઇયે જ્યાં B બરાબર લોગ 300030001 બને છે જે 13 ની બરાબર છે જ્યાં 213 બરાબર 8196 92 છે અને તેથી જરૂરી મેમરી 3000 બાય 3000 ઇન ટુ 13 હશે જે 14 6 મેગાબાઇટ્સ આવે છે 4000 બાય 4000 ગ્રીડ પર જાઓ તમારી જરૂરી મેમરી B 13 હશે જરૂરી મેમરી 26 મેગાબાઇટ્સ હશે તમે જુઓ છો કે આ ખૂબ જ નજીવા કદના સેલ્સ માટે પણ મેમરીની આવશ્યકતા મેગાબાઈટના ક્રમની છે પરંતુ જો તમે વિવિધ ચિપ્સના પ્રકારમાં વ્યવહારુ ગ્રીડના કદને જુઓ જેથી તમારી પાસે તે મિલિયન બાય મિલિયન હોઈ શકે તેની નજીક તેથી આ સંખ્યા ખૂબ મોટી હશે મેમરીની આવશ્યકતા વિશાળ હશે તેથી હવે આપણે જોઈએ કે તમે લી ના અલ્ગોરિધમની સ્ટોરેજ જરૂરિયાતને કેવી રીતે ઘટાડી શકો છો તેથી કેટલાક સુધારાઓ જેને સમજાવતા પહેલા હું તમને આ નંબરિંગ સ્કીમ 1 2 3 4 5 નો ઉપયોગ કરવા પાછળનો મૂળ વિચાર સમજાવવાનો પ્રયત્ન કરું તમે લીના અલ્ગોરિધમમાં જુઓ આપણે સેલ્સ ને આ રીતે ક્રમિક રીતે નંબર આપીએ છીએ તો ત્યાં 2 વસ્તુઓ છે જેની તમે અહીં ખાતરી કરી રહ્યા છો તમે એ સુનિશ્ચિત કરી રહ્યા છો કે નંબર વર્તમાન અને આગામી સેલ્સ માં અલગ અલગ સ્તરો છે અને બીજું દરેક સ્તર માટે આપણે કહીએ કે હું 7 માં છું તેથી જે સેલ તેના પહેલા છે તે 6 કરતા માત્ર એક જ ઓછો હશે તેથી હાજર અને અગાઉના સેલ્સ માં પણ ડિફોલ્ટ સ્તરો હોય છે પરંતુ એક વાત સાચી છે કે તમારી પાસે ચોક્કસ હાજર સેલ છે ચાલો તેને P કહીએ પછીના સેલ ને N કહીએ અને પહેલાના સેલ ને R કહીએ તે બધા અલગ છે તેઓ એક અલગ રીતે લેબલ થયેલ છે જેમ કે જો P 7 છે ઉદાહરણ તરીકે મેં અહીં લીધું છે જો P 7 છે તો તમારું N 8 હશે અને R 6 હશે તેથી જ્યારે તમે લી ના અલ્ગોરિધમનો પ્રથમ તબક્કો હાથ ધરો છો તમે જાણો છો કે આગળ કયા સ્તરનો ઉપયોગ કરવો છે અને જ્યારે તમે 7 થી પાછું રેટરેસિંગ રહ્યા છો ત્યારે તમે એક સેલ શોધી રહ્યા છો જે એક ઓછો 6 છે તેથી તમે વિશિષ્ટ રીતે જાણો છો કે તમારે કઈ દિશામાં આગળ વધવું છે આ 1 2 3 4 5 ક્રમ સાથે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ ધરાવે છે હવે સારું છે પ્રથમ વિકલ્પ કે જેના વિશે આપણે અહીં વાત કરીએ છીએ એમ પણ કહીએ કે 1 2 3 4 5 6 ને બદલે ચાલો આપણે 1 2 3 જેવી નંબરિંગ સ્કીમનો ઉપયોગ કરીએ છીએ 123 ફરીથી 1 2 3 અને આ ક્રમમાં આપણે સેલ્સ ને નંબર આપીએ છીએ અહીં તમે કેટલીક લાક્ષણિક્તાઓ જુઓ તમે કોઈપણ ઈચ્છાધીન નંબર લો ચાલો આપણે તે 2 કહીએ આ 2 માટે આગળનું લેબલ 3 છે પહેલાનું લેબલ 1 છે તે બધા અહીં અલગ છે કોઈપણ લો ચાલો આપણે કહીએ કે 3 લો તમારું પાછલું સ્તર 2 છે અને પછીનું સ્તર ફરીથી 1 હશે જે બધા અલગ છે તેથી અલગ નંબરિંગની લાક્ષણિક્તા પણ ધરાવે છે તેથી આ રીતે 1 2 3 4 5 6 નો ઉપયોગ કરવાને બદલે હું નંબરિંગ સ્કીમનો ઉપયોગ કરી શકું છું જે વધુ કાર્યક્ષમ છે 1 2 3 1 2 3 1 2 3 કારણ કે અગાઉના કિસ્સામાં હું મહત્તમ L સુધી જઈ રહ્યો હતો પરંતુ અહીં હું સંખ્યા 3 સુધી જઈ શકું છું તેનાથી વધુ નહીં તેથી જો હું વધુમાં વધુ 3 પર જાઉં તો મારા સેલ દીઠ બિટ્સની સંખ્યા માત્ર 3 વત્તા 2 પર લૉક થઈ જશે L પ્લસ 2 પર નહીં અને 3 વત્તા 2 પર લૉક થશે એટલે સેલ દીઠ માત્ર 3 3 બિટ્સ તેથી જો તમે અહીં અગાઉની ગણતરી જુઓ તો અહીં આપણે 12 કે 13 કે 13 વડે ગુણાકાર કરીએ છીએ પરંતુ આ નવી નંબરિંગ સ્કીમમાં આપણે તેને માત્ર 3 વડે જ ગુણાકાર કરવો પડશે તેથી તે માત્ર 1 5 મેગાબાઈટ બનશે ત્યાં એક વધુ કાર્યક્ષમ યોજના છે જેના વિશે આપણે વાત કરી શકીએ છીએ ચાલો બીજાને જોઈએ તો અહીં હું કહું છું કે આપણે 1 2 3 1 2 3 માં પણ નથી જતા અમે ફક્ત 2 સ્તરોનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે આ ક્રમને અનુસરીએ છીએ 0 પછી બીજો 0 પછી 1 પછી બીજો 1 પછી 0 બીજો 0 1 પછી બીજો 1 અને તેથી વધુ આ તે ક્રમ છે જેમાં તમે જઈ રહ્યા છો હવે તમે અહીં જુઓ આપણે શૂન્ય અને એક દોરવા માટે 2 જુદા જુદા રંગોનો ઉપયોગ કરી રહ્યા છીએ લાલ 0 નો અર્થ છે કે આ ક્રમમાં બીજો 0 છે આ 2 સળંગ 0 વચ્ચે આ બીજું 0 છે લાલ 1 મતલબ કે આ બીજો 1 છે એ જ રીતે વાદળી 0 નો અર્થ આ પહેલો 0 છે અને વાદળી 1 નો અર્થ છે આ પહેલો 1 છે માફ કરશો પ્રથમ 1 તેથી હું 2 શૂન્ય અને 2 એક વચ્ચે તફાવત કરી શકું છું કે તે પ્રથમ 0 છે કે પ્રથમ 1 હું તેનો ટ્રેક રાખી શકું છું જ્યારે હું નંબરિંગ કરું છું ત્યારે હું હંમેશા ટ્રૅક રાખી શકું છું કે હું જે નંબર 0 નો ઉપયોગ કરી રહ્યો છું તે ક્રમમાં પહેલો 0 છે કે બીજો 0 છે જો મને યાદ છે કે પછી હું 2 વચ્ચે તફાવત કરી શકું છું હવે જો હું 2 વચ્ચે તફાવત કરી શકું તો હવે તમે જુઓ કે તમે કોઈપણ લેબલ લો ચાલો આપણે લઈએ હું આ લાલ 1 લઉં છું તેની અગાઉની સ્થિતિ વાદળી 1 છે પછીની સ્થિતિ વાદળી 0 છે તમે બીજી સ્થિતિ લો ચાલો આપણે કહીએ કે વાદળી 1 વાદળી 1 માટે અગાઉની સ્થિતિ લાલ 0 છે પછીની સ્થિતિ લાલ1 છે તેથી તમે શૂન્ય માટે પણ તપાસો તો તમે જોશો કે તમામ 4 કેસ માટે અગાઉના અને પછીના પડોશીઓ અલગ હશે અને તમે તફાવત કરી શકો છો પછી ભલે તે લાલ 0 હોય કે લાલ 1 તમને લાલ 0 અને લાલ 1 દેખાય છે હું સ્પષ્ટપણે સંગ્રહિત નથી કરતો પરંતુ નંબરિંગ પ્રથમ 0 અથવા બીજું 0 માટે હું તેનો ઉપયોગ કરી રહ્યો છું કે કેમ તેનો ટ્રૅક રાખું છું

તેથી આ નંબરિંગ સ્કીમ પણ કામ કરશે હું તમને એક ઉદાહરણ સાથે બતાવીશ કે તે કેવી રીતે કરે છે પરંતુ જો તમે અહીં આ કરી શકો તો આ સંખ્યા 3 ઘટીને 2 થઈ જશે તેથી અહીં આપણને ફક્ત 2 બાઈટસ ની સેલ દીઠ જરૂર છે તેનો અર્થ એ કે આ કિસ્સામાં તેને 2 વડે ગુણાકાર કરવામાં આવે છે તમારે માત્ર 1 મેગાબાઈટની જરૂર છે આ માત્ર 1 મેગાબાઈટ હશે તે કિસ્સામાં જેથી તમે સ્ટોરેજ સ્પેસ ઘટાડી શકો છો પરંતુ ચાલો કહીએ કે 0 0 1 1 લેબલિંગ કેવી રીતે કામ કરે છે તો આ માટે મેં 1 5 મેગાબાઇટ્સ કહ્યું છે આ માટે 1 મેગાબાઈટની જરૂર છે ચાલો તે જ ઉદાહરણ લઈએ પરંતુ હવે આપણે 0 0 1 1 સાથે લેબલ કરી રહ્યા છીએ ચાલો આપણે લાલ 0 થી શરુ કરીએ સોર્સ જે નજીકના પડોશીઓ છે તેમને હું 0 વડે રંગી રહ્યો છું બીજા 0ને સંમેલનની બાબત તરીકે હું તેને વાદળી 0 કહી રહ્યો છું બીજું 0 I લેબલ પછી હું 1 લેબલ લેબલ 1 પછી વાદળી 1 પછી આ રીતે હું લાલ 0 પછી વાદળી 0 પછી લાલ 1 એમ આગળ વધીશ તો અહીં હું ટાર્ગેટ ને સ્પર્શું છું હવે તમે જુઓ કે હું જે રીતે લેબલ કરું છું ધારો કે જ્યારે હું લાલ 1નો સામનો કરું છું ત્યારે તમે લાલ 1 જોશો પહેલાનો સેલ 0 છે અને તે 0માંથી અગાઉનો સેલ બીજો 0 છે તેમાંથી અગાઉનો બીજો 1 અન્ય 1 હશે તેનો અર્થ એ છે કે જ્યારે તમે લાલ 1 થી પાછા ફરો છો ત્યારે તમે 0 0 1 1 0 0 1 1 ની અપેક્ષા કરો છો તે ક્રમમાં નંબર આવવો જોઈએ તેથી તમે જોશો કે તમે તે જ ક્રમમાં 0 0 1 1 0 0 સુધી પહોંચો છો અથવા તમે આ પાથને 0 0 1 1 0 0 જેવો પણ અનુસરી શકો છો તેથી તે જ વસ્તુ તમે આગલા લેબલ અને પાછલા લેબલ વચ્ચે તફાવત કરી રહ્યાં છો આ લેબલીંગ સ્કીમમાં જો આગલું લેબલ 0 છે તો પહેલાનું લેબલ 1 હશે જો આગલું લેબલ 1 છે તો પહેલાનું લેબલ 0 હશે આ સ્થિતિ જાળવી રાખવામાં આવે છે તેથી તમે અનન્ય રીતે પાથ અને આ પદ્ધતિને વાસ્તવમાં તમે જોઈ શકો છો પરંપરાગત લી ની નંબરિંગ સ્કીમની સરખામણીમાં આને ઓછા સ્ટોરેજની જરૂર છે તેથી તમને આવો રસ્તો મળે છે હવે ત્યાં ઘણા હ્યુરિસ્ટિક્સ છે અથવા તમે કહી શકો છો તેનો અર્થ એ છે કે અંદાજે રનિંગ સમયને ઘટાડવા માટે તમે લી ના અલ્ગોરિધમમાં ઉપયોગ કરી શકો આવી 3 વ્યૂહરચના છે જેનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રથમ કહે છે તેથી તમારી પાસે બિંદુ સોર્સ અને ટાર્ગેટ ની જોડી છે જેને તમે કનેક્ટ કરવા માંગો છો હવે તમે કોને S કહો છો અને કોને T કહો છો તે તમારા પર નિર્ભર છે તેથી તમે પ્રથમને S બીજાને T અથવા પ્રથમને T અને બીજાને S તરીકે કહી શકો છો તેથી તમે કોને સોર્સ કહી રહ્યા છો અને કોને ટાર્ગેટ તરીકે બોલાવો છો તેનાથી કોઈ ફરક પડતો નથી તેથી આ હ્યુરિસ્ટિક કહે છે કે જે બિંદુ ગ્રીડના કેન્દ્રથી સૌથી દૂર છે તે તમે તેને પ્રારંભિક બિંદુના સોર્સ તરીકે પસંદ કરો છો જેનો અર્થ એ છે કે હું આનો અર્થ શું છે તે સમજાવવાનો આકૃતિ રૂપે પ્રયાસ કરું છું ચાલો આપણે અહીં કહીએ કે ધારો કે આ ગ્રીડમાં મારી પાસે એક બિંદુ છે જે ખૂણાની નજીક છે અને એક બિંદુ જે કેન્દ્રની નજીક છેતો આ હ્યુરિસ્ટિક્સ શું કહે છે તે બિંદુ જે કેન્દ્રથી સૌથી દૂર છે તમે તેનો પ્રારંભિક બિંદુ તરીકે ઉપયોગ કરો છો અને જે કેન્દ્રની નજીક છે તેનો આપણે ટાર્ગેટ તરીકે ઉપયોગ કરીએ છીએ તો પ્રેરણા શું છે તેથી પ્રેરણા સરળ છે જો તમે S સારી રીતે શરૂ કરો તો હું ફક્ત આ રીતે તરંગનો આગળનો ભાગ બતાવી રહ્યો છું નજીકના 1 તરીકે લેબલ કરે છે પછી 2 તરીકે લેબલ કરે છે 3 તરીકે લેબલ કરે છે આ રીતે આપણે આગળ વધીએ છીએ પછી તમે T પર પહોંચો છો પરંતુ જો તમે T થી શરૂ કરો છો તો તમે જોશો કે વેવ ફ્રંટ બધી 4 દિશામાં આગળ વધી શકે છે જેમ કે 1 પછી 2 પછી 3 પછી 4 આની જેમ જેનો અર્થ છે કે જો તમે T થી શરૂ કરો તો તમારે કેસની તુલનામાં ઘણી મોટી સંખ્યામાં સેલ્સ નું લેબલ કરવું પડશે જ્યારે તમે S સાથે પ્રારંભ કરો છો ત્યારે શું થાય છે કારણ કે જ્યારે તમે S સાથે પ્રારંભ કરો છો ત્યારે તમે એક ખૂણામાં તમારી જાતને ફક્ત 90 ડિગ્રી સુધી મર્યાદિત કરી રહ્યા છો બાકીના 270 ડિગ્રી સુધી તમે વેવ ફ્રંટનો પ્રોપગેશન કરી રહ્યાં નથી તેથી આ કિસ્સામાં તમે લેબલ કરી રહ્યાં છો તે સેલ્સ ની સંખ્યા ઘણી ઓછી હશે તેથી અલ્ગોરિધમ વધુ ઝડપથી ચાલશે બરાબર તમે જોશો કે ચાલી રહેલ સમય તમે બદલી રહ્યા છો તે સેલ્સ ની સંખ્યાના પ્રમાણસર હશે અથવા તમે યોગ્ય લેબલ કરી રહ્યા છો કારણ કે તમે વધુ સંખ્યામાં સેલ્સ રીટ્રેસ દરમિયાન લેબલ કરો છો તમારે ઘણા સેલ્સને સૌથી ખરાબ કિસ્સામાં પણ સ્કેન કરવા પડશે તો આ પહેલું છે બીજો કહે છે તે તમે S અને T બંનેમાંથી વેવ ફ્રંટ જનરેટ કરશો આને ડબલ ફેન આઉટ કહેવામાં આવે છે સોર્સ અને ટાર્ગેટ બંનેમાંથી વેવ પ્રોપગેશન કરો જ્યાં સુધી વેવ ફ્રંટને સ્પર્શ ન થાય ત્યાં સુધી લેબલિંગ ચાલુ રહે છે તો ચાલો આને ફરીથી યોગ્ય આકૃતિ સાથે સમજાવીએ ચાલો કહીએ કે મારી પાસે એક દૃશ્ય છે ચાલો મને અહીં એક બિંદુ અને એક બિંદુ કહેવા દો ચાલો આપણે કહીએ કે આ તમારો S છે અને આ તમારો T છે તો આ પદ્ધતિ શું કહે છે કે તમે માત્ર S થી જ નહીં પણ T થી પણ વેવ ફ્રંટ પ્રોપગેશન શરૂ કરો છો તેથી વેવ ફ્રંટ ક્યાંક સ્પર્શે છેજેથી તમને રસ્તો મળે છે તેથી અહીં સાહજિક વિચાર એ છે કે જો તમે માત્ર એક જ સ્થિતિ માટે પ્રારંભ કરો છો તો વેવ ફ્રંટ બધી દિશામાં ફેલાય તેવી અપેક્ષા છે પરંતુ જો તમે બંને દિશામાંથી પ્રારંભ કરો છો તો તમે વેવ ફ્રંટને બધી દિશામાં તેઓ એકબીજાને સ્પર્શે તે પહેલાં વિસ્તરણ કરવાની મંજૂરી આપતા નથી તેથી વેવ ફ્રંટ ધીમે ધીમે તેમના કદમાં વિસ્તરી રહ્યા છે અને તેઓ એકબીજાની નજીક અને નજીક આવી રહ્યા છે તેથી તેઓ તેમના સંપૂર્ણ કદમાં વિસ્તરે અને વધુ ઝડપથીસેલ્સ ભરવાનું શરૂ કરે તે પહેલાં તેઓ એકબીજાને સ્પર્શ કરે છે જેનો અર્થ છે કે તે પહેલાં તમને એક માર્ગ મળી રહ્યો છે તેથી અહીં ફરીથી સરેરાશ સેલ્સ ની સંખ્યા નું લેબલિંગ જ્યાં તમે એક બિંદુથી વેવ ફ્રન્ટ પ્રોપગેશન શરૂ કરો છો તેની સરખામણીમાં ઘણુ ઓછી હોવાની અપેક્ષા છે ઠીક છે હવે ત્રીજી વ્યૂહરચના ફ્રેમિંગ કહેવાય છે અહીં તમે કૃત્રિમ સીમા અથવા કૃત્રિમ લંબચોરસની કલ્પના કરો છો જે ટર્મિનલ જોડીઓની બહાર છે જે સામાન્ય રીતે સૌથી નાના બાઉન્ડિંગ બોક્સ કરતાં 10 થી 20 ટકા મોટી હોય છે ચાલો હું ફરીથી આ સમજાવું ચાલો કહીએ કે મારી પાસે અહીં એક બિંદુ છે અને મારી પાસે અહીં એક બિંદુ છે જેને હું જોડવા માંગુ છું તો તે શું કહે છે કે તમે એક લંબચોરસ બાઉન્ડિંગ બૉક્સની કલ્પના કરો જે 2 બિંદુઓને બંધ કરે છે જેને તમે કનેક્ટ કરવા માંગો છો તે આના જેવું હોઈ શકે છે જે આ સૌથી નાના બાઉન્ડિંગ લંબચોરસ કરતાં લગભગ 10 થી 20 ટકા મોટું કહેવાય છે તેથી જો તમે આ પિન લો છો તો આ લંબચોરસ હોત તમે થોડી વધુ લો છો કારણ કે કારણ એ છે કે અહીં એવો વિચાર છે કે જ્યારે તમે એક બિંદુથી બીજા બિંદુ સુધી વેવ ફ્રંટ જનરેટ કરો છો ત્યારે તમે વેવ ફ્રંટ ને આ સીમા પાર કરવાની મંજૂરી આપતા નથી જેનો અર્થ એ છે કે તમારા વેવ ફ્રંટ ફક્ત આ લંબચોરસ સુધી મર્યાદિત રહેશે તેનો અર્થ એ કે આ લંબચોરસની બહારના સેલ્સ ને લેબલ કરવામાં આવશે નહીં તેથી તમે સીધા જ સેલ્સ જે તમે યોગ્ય રીતે લેબલ કરી રહ્યાં છો તેની સંખ્યાને મર્યાદિત કરી રહ્યાં છો હવે તમે આ 10 થી 20 ટકા વધારાનું લઈ રહ્યા છો તેનું કારણ કે આ લાલ લંબચોરસની અંદર કેટલાક અવરોધો પહેલેથી હાજર હોઈ શકે છે જેમ કે આના જેવો અવરોધ હોઈ શકે છે તેથી તમારે આના જેવા અવરોધની આસપાસનો માર્ગ શોધવો પડશે તેથી તમે 10 થી 20 ટકા થોડો વધારો લઈ રહ્યા છો જેથી આવા અવરોધોથી બચી શકાય હવે આ અભિગમો તમે અમુક પ્રકારના હ્યુરિસ્ટિક્સ અથવા અમુક પ્રકારના સાહજિક અભિગમો નો અર્થ કરી શકો છો જે સેલ્સ ની સંખ્યાને મર્યાદિત કરવાનો પ્રયાસ કરે છે જેને આપણે લેબલ કરી રહ્યા છીએ વધુમાં તમારી પાસે બીજી સ્કીમ પણ હોઈ શકે છે જેને તમે વ્યાખ્યાયિત કરો છો અથવા અમુક મહત્તમ સંખ્યા m પસંદ કરી શકો છો જે તમે નથી કરતા તમારા લેબલને તેનાથી આગળ જવાની મંજૂરી આપશો નહીં કારણ કે તમે જાણો છો કે તમારા પાથની મહત્તમ લંબાઈ માત્ર m ની અંદર જ હોવાની અપેક્ષા છે તેથી જો તમને તે m વિશે કોઈ વિચાર હોય તો તમે તે m ને પરિમાણ તરીકે પણ લઈ શકો છો જે વેવ ફ્રન્ટ m થી આગળ નહીં જાય તેથી આ કેટલાક અભિગમો છે જેનો ઉપયોગ તમે રનિંગ સમય ઘટાડવા માટે કરી શકો છો અને છેલ્લે અમે એક પદ્ધતિ અથવા અભિગમને ધ્યાનમાં લઈએ છીએ જેમાં તમે મલ્ટી પોઈન્ટ નેટ્સને હેન્ડલ કરવા માટે લી ના અલ્ગોરિધમનો વિસ્તાર કરી શકો છો મલ્ટી પોઈન્ટ નેટનો અર્થ છે કે તમારી પાસે 2 નહિ પરંતુ 3 કે તેથી વધુ ટર્મિનલ પોઈન્ટ છે જે એકસાથે જોડાયેલા હોવા જોઈએ હવે તમે વિચારી શકો તેવા ઘણા એક્સ્ટેન્શન્સ હોઈ શકે છે અહીં હું ફક્ત એક વિશે વાત કરી રહ્યો છું તે કહે છે કે તમે નેટના ટર્મિનલમાંથી એકને સોર્સ તરીકે પસંદ કરો અને બાકીનાને ટાર્ગેટ તરીકે પસંદ કરો એક તરંગને સોર્સ માંથી પ્રોપગેટ કરવાનું શરૂ કરવા દો જ્યાં સુધી તે ટાર્ગેટ માંથી એકને હિટ ન કરે તેથી તમે લી ના અલ્ગોરિધમને અનુસરો છો તમે સોર્સથી તમે હિટ કરેલા ટાર્ગેટ સુધીનો માર્ગ નક્કી કરો છો અને આગલા સ્ટેપ માં નિર્ધારિત પાથના તમામ સેલ્સ ને સોર્સ સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે અને વેવ ફ્રન્ટ તમામ સોર્સ માંથી નીકળે છે સાથે તેથી હું તમને એક ઉદાહરણ બતાવીશ અને જ્યાં સુધી તમામ ટાર્ગેટ ને આવરી લેવામાં ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે ચાલો આના જેવું ઉદાહરણ લઈએ જ્યાં અહીં અહીં મારી પાસે સોર્સ છે અને 2 ટાર્ગેટ છે સારું હું શરૂઆતમાં બધા સ્ટેપ બતાવતો નથી તેથી હું ધારી રહ્યો છું કે આ લેબલીંગ S 1 1 1 2 2 2 2 થી શરૂ થાય છે જેમ તમે જોઈ શકો છો T1 ની સરખામણીમાં T2 નજીક હશે તેથી S પ્રથમ આ T2 ને શોધી કાઢશે કારણ કે તે સૌથી નજીકનો પડોશી છે અને આના જેવો રસ્તો S થી T2 સુધી નક્કી કરવામાં આવશે આ વાદળી બોક્સ રસ્તો સૂચવે છેબરાબર હવે એકવાર તમે આ પાથને ઓળખી લો કે આ એક્સ્ટેંશન શું કહે છે જે અહીં આના જેવા બધા માત્ર માત્ર S સેલ્સ જ નહિ પણ T2 અને આ સેલ્સ જે પાથ ને ચિહ્નિત કરે તે બધાને સોર્સ સેલ તરીકે ઓળખવામાં આવે છે અને અમે આ અલ્ગોરિધમ્સ નંબરિંગ શરૂ કરીએ છીએ ત્યાંથી શરૂ થાય છે જેમ કે 1 1 આ સેલનો પાડોશી પણ 1 હશે આ સેલનો પાડોશી 1 હશે આ 1 હશે આ 1 હશે આ પણ 1 હશે તો અમે હમણાં જ વેવ ફ્રન્ટ ઈમેનેશન અગાઉની જેમ માત્ર એક બિંદુ S જ નહીં પાથ સાથેના તમામ ગ્રીડ પોઈન્ટ્સમાંથી શરૂ કરી રહ્યા છીએ આ રીતે તે ચાલુ રહે છે તે ફરીથી આના જેવું 2 થશે તો તમે આ કનેક્શન મેળવો છો તેથી તે પછી કનેક્ટ થશે તેથી તમે T1 ને હિટ કર્યા પછી આ પ્રક્રિયા ચાલુ રહેશે જો T3 હશે તો આ ચાલુ રહેશે તે T3 આગળ આવશે આગળના સ્ટેપ માં આ તમામ બિંદુઓ વેવ ફ્રેન્ટ ઉત્સર્જિત થવાનું શરુ કરશે અને T3 ને જમણી બાજુએ સ્પર્શ કરવામાં આવશે તો આ બીજો રસ્તો જેને ઓળખવામાં આવશે કે તે જમણી તરફ જશે તેથી મને લાગે છે કે આ લેક્ચરમાં આપણે લીના અલ્ગોરિધમના કેટલાક ભિન્નતાઓની ચર્ચા કરી છે જે તેને ઝડપથી ચલાવવા માટે સ્ટોરેજની દ્રષ્ટિએ જગ્યા બચાવવામાં મદદ કરી શકે છે અને કેટલાક સરળ રીત કે જેમાં તમે મલ્ટી પિન નેટને હેન્ડલ કરવા માટે મૂળભૂત અલ્ગોરિધમનો વિસ્તાર કરી શકો છો આગળના લેક્ચરમાં આપણે કેટલાક અન્ય અભિગમો જોઈશું જે રુન્નિન્ગ સમયની દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ છે